તેથી જાગૃતતા અને જાગૃતતા વિશેની તમામ વિવિધ ચર્ચાઓ અને મૂંઝવણો આગળ મુક્યા પછી જે હજી પણ મને લાગે છે જો ચેતના છે અને તે શું છે પરંતુ આપણી પાસે વધુ નિશ્ચિત છે કે શું ત્યાં સભાનતા છે કે નહી કંઇક ઊંઘ જેવું કહેવાય છે જે ચોક્કસ અલગ સ્થિતિ છે એક સમયે એવું માનવામાં આવતું હતું કે ઊંઘ માત્ર આરામ ઊર્જા પુનઃસ્થાપિત કરવા માટે છે જ્યાં સુધી કૈટેમેન અને અન્ય લોકોએ EEG રેકોર્ડિંગ દ્વારા શોધી કાઢ્યું કે તે ખુબ જ સક્રિય અવસ્થા છે તે પરીવર્તનમાં મુખ્ય ફેરફાર છે નિષ્ક્રિય પુનઃસ્થાપન ચયાપચયની સ્થિતિ તરીકે ગણવામાં આવતી ઊંઘ તે એક સક્રિય સ્થિતિ હોવાનું જણાય છે બીજું ઊંઘના ઘટકો છે ઊંઘના તબ્બકાઓ છે જેને EEG તારણોના આધારે અલગ કરી શકાય છે તેથી ઊંઘ છે જે એક સ્વપ્ના ન જોવાની ઊંઘ છે જેને ધીમી આંખની હલનચલનની ઊંઘ કહે છે અને ઝડપી આંખની હલનચલન તે પણ ઊંઘનો એક ભાગ છે ત્રીજી વસ્તુ જે તેની સાથે જોડાયેલી છે કે જો તમે 16 કલાક જાગતા હો અને તમે 8 કલાક જ ઊંઘતા હોવ તો આ શું છે શું આ બે જુદી જુદી જાગૃત મનની અવસ્થાઓ છે અથવા શું તેઓ જોડાયેલા છે શું તેઓની પાસે કેટલાક સયુંકત કાર્યો છે અને આગળનો પ્રશ્ન એ હતો કે જો તમે સમય અને અવકાશમાં જીવવો છો તો પછી આપણે આ જુદી અવસ્થાઓ કેમ છે શું તેમાં કોઈ લય છે શું ત્યાં કોઈ આવર્તન છે અને તે ખરેખર હકીકત લાગે છે આપણા શરીરમાં જૈવિક લય છે તેમાં અલ્ટ્રાડીયન છે જે આરામની મૂળભૂત પ્રવૃત્તિ છે સર્કેડીયન સ્લીપ વેક ઇન્ફ્રાડીયન જે માસિક ચક્ર અને સીર્કાન્યુઅલ છે પરંતુ આવર્તન અને લય શા માટે છે જો આપણે આ પ્રશ્ન મગજના આવર્તન તરફ લઈએ તો જો તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે જો સમગ્ર મગજ ઉતેજક વસ્તુમાં ફાયરીંગ કરી રહ્યું હોય અને કોઈ ત્યાં કોઈ દ્રષ્ટિ ન હોય કે તમે ફેરફારોને કેવી રીતે અલગ પાડશો આવર્તન તમને ફેરફારોને અલગ કરવામાં મદદ કરે છે અને તે આધાર છે કારણ કે તેનો મૂળભૂત હેતુઓ માહિતી એકત્રિત કરવાનો છે તેથી પરિવર્તન સ્વાભાવિક છે તેથી આ આવર્તન આપણને પરિવર્તનની ધારણા કરવામાં મદદ કરે છે તેથી આ રીતે તમે જૈવિક લયનું મૂલ્યાંકન કરો છો પરંતુ એવા પ્રયોગો કરવામાં આવ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિને બંધ કબાટમાં પૃથ્વીની નીચે રાખવામાં આવ્યો હતો જે ગાદીવાળી હતી તેથી તે ટ્રાફિકના ટોચના સમયે વિક્ષેપિત ન થાય તેને જણાવો કે તે ટ્રાફિકના ટોચનો સમય છે ઉચ્ચ વોલ્ટેજની હલકી વધઘટ ટોચનો ઉપભોક્તા વધઘટ માટે વોલ્ટેજનો ઉપયોગ કરે છે જ્યાં તે ન હતું અને તેને એકસમાન પ્રકાશ સાથે ઘડિયાળ વગર છોડી દેવામાં આવ્યુ હતું બાકીનું બધું ધ્યાન રાખવામાં આવ્યું હતું તેથી આ મગજમાં શરીરની કુદરતી ચક્ર છે જેને ઊંઘ સપ્તાહ ચક્ર કહેવાય છે અને તે લગભગ 25 કલાક જેટલું હતું તેથી 25 કલાકની આપણી જૈવિક લય હોય છે પરંતુ કારણ કે આપણે ઘડિયાળ તરીકે ઓળખાતા યંત્રને આવકાયરુ છે જયારે આપણે સમય વિશે વાત કરીએ છીએ ત્યારે તમે ખરેખર જાણતા નથી કે તમે ક્યાં સમયની વાત કરી રહ્યા છો શું તમે સમય વિશે વાત કરી રહ્યા છો જે અવકાશ સમય અથવા ઘડિયાળ તરીકે અસ્તિત્વમાં છે આ ઘડિયાળ એક કુત્રિમ યંત્ર છે જે વાસ્તવમાં સગવડતાની રીત છે તેથી અને આ આવર્તનો પ્રકૃતિ સાથે જોડાયેલ છે પ્રકૃતિમાં શું છે આવર્તનનું મોટું મનોરંજન શું છે આવર્તનનું મોટું મનોરંજન સૂર્યપ્રકાશ છે છોડમાં પ્રકાશસંશ્લેષણથી માંડીને કાર્બન સ્ટ્રક્ચરની રચનામાં ચાલુ અને બંધ કરવા સુધી હોય છે વાસ્તવમાં આ હાયપોથેલેમસની ઉપર જ કંઈક છે જેને પીનીયલ ગ્રંથી કહે છે આ પીનીયલ ગ્રંથી મેલાટોનીન રહસ્યમય છે અને મેલાટોનીન ઊંઘનો સમય નજીક આવે ત્યારે થાય છે મેલાટોનીન સ્ત્રાવ વધે છે હાયપોથેલેમસ ઉપર આ વિસ્તાર તમે જુઓ જેને પેસમેકર કહેવાય છે સુપ્રાકીઆસ્મેટીક ન્યુક્લિઅસના ક્ષતીને કારણે આપણે આ જાણીએ છીએ મુક્ત ચાલતી લયને નાબુદ કરે છે પ્રવૃત્તિ સીર્કેડીયન લય સાથે સહસંબંધ ધરાવે છે 24 કલાકની અંદર સીર્કેડીયન ભલે અલગ થઇ જાય પરંતુ તે રેકોર્ડીંગ ચાલુ રાખી તેનું ચક્ર ચાલુ રહે છે એકવાર મગજમાં ચક્ર તે ઊંઘની તરંગમાં પરિણમે છે પરંતુ તેના પોતાનામાં તે હજુ પણ ચક્ર છે અને આ સૌથી રસપ્રદ હકીકત છે અને જો તમે અન્ય વ્યક્તિથી બીજી વ્યક્તિને પ્રદાન કરવા માટે સુપ્રાકીએસમેટીક ન્યુક્લિઅસ લો છો તો દાતાનું ચક્ર પ્રાપ્તકર્તાના ચક્ર પર વધુ લાદશે તેનો અર્થ એ કે કુદરતે પહેલેથી જ આનુવંશિક રીતે એક પેસમેકર બનાવ્યું છે તેનો અર્થ એ કે કુદરતને માસ્ટર પેસમેકરની જરૂર છે પણ શા માટે કારણ કે કોર્ટીસન જેવા વુદ્ધિ અંતસ્ત્રાવ જેવા ઘણા અંતસ્ત્રાવ જે તણાવ અંતસ્ત્રાવ તરીકે તાપમાન નિયમન કરે છે અથવા આ હલનચલન આવર્તન ચક્ર ઊંઘમાં 3 અને 4 તબક્કે હોય છે વૃદ્ધિ અંતસ્ત્રાવ સેકન્ટ જે બાળકો માટે નપુંસક છે આ ફક્ત એક છે જેના પરથી તમે ક્ષતી પર જઈ શકો છો જેના વિવિધ પ્રકારના વર્ણન છે તેથી ઊંઘ શું છે આપણે ચેતના વિશે વાત કરી હતી આપણે જાણતા નથી કે ચેતના શું છે ઊંઘ શું છે પરંતુ આપણે ઊંઘ વિશે પણ જાણતા નથી તે વિચિત્ર વસ્તુ છે આપણને બધુ જ્ઞાન હોવા છતાં જો તમે ખરેખર કોઈને પૂછો કે ઊંઘ શું છે ઘટેલી મોટોર પ્રવૃત્તિ ઉતેજના પ્રત્યેનો ઘટેલી પ્રતિક્રિયા રૂઢીબધ મુદ્રા પ્રમાણમાં સરળ ઉલટાવી શકાય તેવું આ તેને કોમથી અલગ પાડે છે જે ઈચ્છાશક્તિનો એક ભાગ છે પશુ નિષ્ક્રિયતા અને ઉતેજના પર જાય છે આ અલગ તબક્કાઓ છે તેથી આધુનિક ઊંઘ સંશોધન એ તબીબી સંશોધનનો ભાગ છે EEG આ બધાની કરોડરજ્જુ છે અને વિશ્લેષણએ સુનિશ્ચિત કરવું જોઈએ કે વૈજ્ઞાનિક પુરાવા સાથે આ સહાયકારી જૈવિક સિદ્ધાંતો પર આધારિત છે જે સરળતાથી લાગુ પડે છે હવે આ એ સ્ટફ છે જેને તમે PSG કહો છો તે બનાવવા માટે ગયું છે તેનું આખું નામ પોલી સોમો ગ્રાફી છે આનો ઉલ્લેખ શું કામ કર્યો કારણ કે ઊંઘ હજી પણ પૂરી રીતે તબીબી પ્રયોગશાળા અથવા વૈજ્ઞાનિક પ્રયોગશાળાનો ભાગ નથી કારણ કે ક્યાંક વચ્ચે આ સંપૂર્ણ વસ્તુ ઓવરલેપ છે તેથી પોલી સોમો ગ્રાફી શું છે તેમાં EEG ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રામ છે તેમાં EMG ઇલેક્ટ્રોમેગ્રાફી છે જેનો અર્થ સ્નાયુઓની પ્રવૃતિનું મુલ્યાંકન કરવાનું છે આંખની ચળવળને પકડવા માટે થી ઇલેક્ટ્રોક્યુલોગ્રામ તેને ECG શ્વસન પ્રયત્નોની જરૂર હોય છે આ આવશ્યક છે જો તમને આ ડેટાનો સમૂહ મળે તો તેમાં 50 60 થી વધુ અવ્યવસ્થા ઊંઘ સાથે જોડાયેલી છે તેથી તમારે આ બધા ની જરૂર છે સિવાય કે જયારે ઓક્સિજનમાં વહનની મુશ્કેલી થતી હોય તેને અવરોધક ઊંઘ એપનિયા કહેવાય છે યુનીક્રો શ્વસન પ્રયત્નો અનુનાસિક મૌખિક રક્ત પ્રવાહ ઓક્સીજન સંતૃપ્તિ છે તેના માટે થી ઘણા લોકોમાં અચાનક શરીરની હલનચલન જોવો છો જેને તમે સમયાંતરે પગની હિલચાલ કહેવાય છે જેને PLMS કહેવાય છે તેને ચકાસવા માટે તમારે ઇલેક્ટ્રોડસની જરૂર પડે છે તેથી આધુનિક વ્યાખ્યા નાથેનીયલ ક્લીટમેન અને એસેરીનસ્કાય રેકટાસ્કેફન કાલ્સએ કહ્યું તે પ્રમાણે છે તેથી આ બધું શું છે તે આ વિશે છે કે ત્યાં REM ઊંઘ છે અને બિન REM ઊંઘ છે REM એ ત્વરિત આંખની હિલચાલ છે અને બિન REM એ બિન ત્વરિત આંખની હિલચાલ છે તેવું જાણવા મળ્યું હતું કે જયારે વ્યક્તિ ઊંઘે છે ત્યારે દર એક અથવા અડધિ કલાકે 20 મીનીટનો તબ્બકાઓ હોય છે જ્યાં આંખની કીકી ખુબ ઝડપથી આગળ વધે છે પછીથી આ તબ્બ્કાને લોકોના સ્વપ્ના સાથે જોડવામાં આવ્યુ હતું તેથી ઊંઘ વ્યાપકપણે NREM અને REM આ બે વસ્તુઓમાં વહેંચવામાં આવી છે તે આધાર રેખા છે શરૂઆતમાં કાગળ પર રેકોર્ડીંગ કર્યું હતું અને EEG નું તમામ રેકોર્ડીંગ થયું હતું તેથી તે ઇલેક્ટ્રોએન્સફાલોગ્રામ મગજના તરંગો ઇલેક્ટ્રોક્યુલોગ્રામ આંખની હિલચાલ ઇલેક્ટ્રોમાયોગ્રામ છે આ મૂળભૂત પોલીસોમોગ્રાફી છે તેથી EEG દ્વારા તમે શું કરશો તમે તબક્કામાં તપાસ કરશો કે આખી રાત વિધુત પ્રવૃતિમાં કોઈ ફેરફાર આવ્યો છે આ તમે ત્વરિત આંખની ઝડપ અને બિન ત્વરિત આંખની ઝડપ વચ્ચેના તફાવતને જાણવા માટે તપાસ કરો છો તમે આ શા માટે કરો છો કારણ કે કુદરત હોશિયાર છે જયારે તમે સ્વપ્ન જોતા હો ત્યારે તમારું મન બાહ્ય વાસ્તવિકતાથી થઇ જાય છે તે લોકસ કોર્યુંલીયસ નામના ચેતાકોષોનું જૂથ છે જ્યાં નેરોપીનેફ્રાઈનએ મનનું તંત્ર છે જે ધ્યાન બંધ કરે છે તેથી બાહ્ય ઉતેજના પ્રવેશતી નથી અને તે શા માટે કર્યું છે તે મોટો સિદ્ધાંત પણ છે જો તમે તમારા સ્વપ્નામાં વલણ ઉમેરશો તો શક્ય છે કે તમે તમારી જાતને નુકશાન પહોચાડી શકો છો તેથી શ્વસન સ્નાયુઓ અને તમારી આંખના સ્નાયુઓ સિવાય તમારું આખું શરીર લકવાગ્રસ્ત થઇ જાય છે આંખના સ્નાયુઓ શા માટે કારણ કે ઘણા પ્રાણીઓ જયારે તે સુવે છે ત્યારે તેઓ અડધા ઊંઘે છે કારણ કે વાસ્તવમાં જંગલ જોખમી સ્થળ છે તેથી જયારે તમે અડધા ઊંઘમાં હોવ છો ત્યારે તમારી આંખ આખા પર્યાવરણનું સૂક્ષ્મ અવલોકન કરી રહ્યું હોય છે તમારી આંખો બંધ હોવા છતાં તે કોઈપણ શિકારીનું સુક્ષમ અવલોકન કરે છે તેથી જયારે તમારો શીકરી આવે છે ત્યારે આપણે વધુ સુરક્ષિત સુક્ષ્મ અવલોકનના વ્યવસાયમાં જતા રહીએ છીએ પરંતુ તે ઘટી રહ્યું છે પરંતુ ત્વરિત આંખની હિલચાલ જાળવી રાખવામાં આવી છે પરંતુ તે જ સમયે તમે સ્વપ્ના પણ જોતા હોવ છો તેથી સામાન્ય રીતે જયારે તમે તમારી નજર ફેરવો છો તેથી આખું ચલચિત્ર તમારા મગજમાં જતું રહે છે સ્પષ્ટરૂપે તમારી આંખો તેમાંથી કંઈપણ ઉતેજના મેળવતી નથી પરંતુ જયારે તે મળે છે તેથી આ ઉત્ક્રાંતિ યંત્રરચના હતી તેથી આ તબક્કામાં શું થાય છે આ એક પ્રકારનું સ્ટફ છે જે તમને EEG જાગ્રત રાખે છે પહોંચમર્યાદામાં ઝડપી છે 8 થી 13 આલ્ફા ઉર્જા છે સ્ન્યુઓની ગતિ ધીમી કરે છે હજુ 2 છે EEG આ ઊંઘ સાથે વધુ ધીમો પડી જાય છે 3 તબક્કાઓમાં 4 થી 7 કલાક હર્ટઝમાં દેખાય છે આ સામાન્ય શારીરિક સ્થિતિ છે જ્યાં 4 તબક્કે દેખાય છે નહિતર તે દેખાય નહી અને પછી તે REM ઊંઘમાં બદલાય છે જ્યાં EEG ઝડપી બની જાય છે સ્નાયુનું વલણ ઘટતું ઘટતું તે લગભગ સપાટ થઇ જાય છે આંખની હિલચાલ વધુ લયમાં આવે છે તમે તે અનુભવી શકો છો હવે તમે જોઈ શકો છો કે આ હિપ્નોગ્રામ EEG ના 2 તબ્બકાને જાગૃત કરે છે તેથી તમારું મગજ જાગૃત અવસ્થામાં છે જયારે તે 4 થી 30 હર્ટઝ પણ આ લયમાં ફેરફાર થતો રહે છે તેથી 8 કલાકની ઊંઘ સામાન્ય માણસની હોય છે જેમાં પહેલી 90 મિનીટમાં તમે જાગૃત અવસ્થામાંથી 1 માંથી 2 માંથી 3 માંથી 4 તરફ જાય છે પહેલી 90 મિનીટ અને પછીની પહેલી REM દેખાય છે તે 3 તબ્બ્કાથી 2 REM ઊંઘ પર આવે છે જેમ રાત વધે છે તમે તેને અહીંથી જાણી શકો છો REM વધે છે તેનો મતલબએ કે પહેલી 90 મિનીટના ચક્રમાં 20 મિનીટની REM હોય છે પછી REM ઘટે છે પછી REM ઊંઘમાં ઘટાડો થાય છે પછી કદાચ REM 30 સુધી વધે છે તેથી જયારે તમે તેને મેળવતા હોવ ત્યારે સવારના કલાકો જે સ્વપ્ના જોવાનો મહતમ સમય છે તેથી જો તમને યાદ હોય તો મોટાભાગના લોકો સ્વપ્નમાંથી જાગે છે આ કુદરતી ચક્ર છે જે 90 મિનીટએ થાય છે પછીની 20 મિનીટએ 3 4 આવે છે અને રાત વધે છે ત્યારે 3 અને 4 તબ્બકાથી ઘટે છે મોટાભાગની તમારી 2 તબક્કામાં રહે છે આ તબીબી છે તેના વિશે ચિંતા કરશો નહી આ રીતે આખું પોલીસોમનોગ્રાફ દેખાય છે રીફર સ્લાઈડ ટાઇમ 1523 તેથી હંસ બર્જર તે EEG ની શોધ કરનાર માણસ છે અને તેણે ઊંઘ અને જાગ્રત EEG વચ્ચેનો તફાવત પણ દેખાયડો હતો તેથી આ બધાનો શું હેતુ છે આ ફરીથી જુઓ તમે આ EEG જુઓ NREM ઊંઘ એ EEGની ક્રમિક ઊંડી સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે જે વોલ્ટેજ વધારે છે અને આવૃત્તિ ઘટાડે છે હળવા જાગૃત EEG આલ્ફા તરંગો બીટા ડ્રોપ EEG વોલ્ટેજ ઊંઘની શરૂઆતના સીપન્ડલસ પણ દર્શાવે છે અને આ આવર્તનમાં જટિલતા છે જે આવર્તનમાં થતું રહે છે યાદ છે REM ઊંઘ EEGની જાગૃત અવસ્થા REM ના પહેલા તબ્બકા જેવું લાગે છે તે વાસ્તવમાં શું છે આપણે EEG ભાગ અને તેના તબીબી ભાગને ભૂલી ગયા છીએ જે મેં મનોચિકિત્સામાં MOOC માં આવરી લીધું છે પ્રથમ તે સરળ શાંત અવધી માનવામાં આવતું હતું અને ફ્રોઈડએ બધી મનોવૈજ્ઞાનિક સ્વપ્નાના કાર્ય પર સિદ્ધાંતો આપ્યા છે આ પહેલી ઊંઘની પ્રયોગશાળા છે આ ખુબ જ ઐતિહાસિક ચિત્ર છે તેને સ્થાપત્ય વિશે વાત કરી છે તેથી આ ફક્ત તમારી ઊંઘ વિશે જ નથી જો તમને યાદ હોય તો આપણે પહેલા સપ્તાહમાં મગજ કેવી રીતે વિકસે છે તેના વિશે વાત કરી હતી ઊંઘ એવી કંઈક વસ્તુ નથી જે જન્મ પછી આવે અથવા જે કંઈ છે તે જન્મજાત છે જે વિકાસ સાથે આવે છે નવું જન્મેલું બાળક 20 કલાક થી વધારે સુવે છે આશ્ચર્યજનક રીતે આપણે 80 ટકા ઊંઘ કરીએ છીએ તે RME ઊંઘ છે તે સ્વપ્નની ઊંઘ છે નવું જન્મેલું બાળક શું સપના જુએ છેઆપણે જાણતા નથી જીવનના પહેલા વર્ષમાં જયારે તે બોલતા શીખે છે તે સમય સુધીમાં તે બધું ભૂલી જાય છે તે હજી પણ સૌથી મોટા સંશોધનમાનું એક છે અને ખરેખર પ્રથમ વર્ષના સ્વપ્નાની વસ્તુ મેળવવાની જરૂર છે જેમ જેમ મગજનું નેટવર્ક જાય છે તેમ તેમ મગજનું માયલીનેશન થાય છે તે લગભગ જીવનના 10 વર્ષ સુધીમાં થાય છે તે બધું એક નિષ્ક્રિય રચના જેવું બની જાય છે અને તે મોટેભાગે પહેલા 3 વર્ષોમાં થાય છે તેથી આ જુઓ જો તમે આ લો તો REM તરીકે લેવું 4 વર્ષ સુધીમાં ઘણું આવે છે ત્યારે તે પુખ્ત વયની રચના જેવું થાય છે આલ્ફા તરંગો સામાન્ય રીતે 10 વર્ષ સુધીમાં પરિપક્વ લોકો જેવું થાય છે જ્યાં માયલીનેશન પૂર્ણ થાય છે તેથી આ ઊંઘ જન્મથી જ સાહજિક છે નહિતર ને જીવનના પહેલા વર્ષમાં ન થાય તેથી તમે જેમ વૃદ્ધ થાવ છો તેમ તમારા ઊંઘ ની જરૂરિયાત ઘટે છે આ આખા જીવન દરમિયાન હોય છે દરરોજની ઊંઘ કલાકોમાં નવજાતમાં ઘટતી જાય છે આ જુઓ બાળકથી આપડી જેમ વૃદ્ધ થાય છી તેમ ઊંઘ સાથે નો સંઘર્ષ વધે છે ફરી પછી એ જ વસ્તુ રસપ્રદ બાબત એ છે કે જેમ આપણે કહ્યું હતું કે તમે અને આપણે જોઈ શકી છીએ કે બીજા ઘણા દેશો આ અને તેના પ્રાણીઓ ઊંઘનો વ્યવસાય વહેચે છે બધા પ્રાણીઓ ઊંઘે છે અને આ રસપ્રદ બાબત છે કે પક્ષીઓને ટુંકા ગાળાની NREM અને REM ઊંઘ હોય છે જળકુકડી તરતી વખતે સુઈ શકે છે ડોલ્ફિન જયારે તે 1 કલાક સુવે છે ત્યારે મગજ પણ સુઈ જાય છે અને બાકી બધા જાગે છે સરીસૃપ પ્રાણીઓને REM હોતી નથી શરીરનું નાનું કદ હોવાને લીધે તેના દરેક ગોળાર્ધ વારાફરતી સુઈ શકે છે તેથી ઘણા લોકો પૂછશે કે શા માટે અને કેટલી ઊંઘની જરૂર છે કંઈપણ 4 કલાક થી ઓછા અને કંઈપણ 10 કલાક થી વધારે હોય તો તે રોગવીજ્ઞાન સંબંધિત છે જે સમસ્યા ઊભી કરે છે આપણે ખોરાકનો લાંબા સમય સુધી ત્યાગ કરી શકી છીએ પરંતુ આપણે ઊંઘનો લાંબા સમય સુધી ત્યાગ કરી શકતા નથી આપડું મગજનું પતન થઇ જશે તેથી શક્ય છે કે તેનું મહત્વપૂર્ણ કાર્ય હોઈ છે 260 કલાક માટે ઊંઘથી વંચિત રેડિયો ડીજે માનસિકવિકૃતિથી પીડાવા લાગ્યો અને વાસ્તવિકતાથી સંપર્ક ગુમાવ્યો 264 કલાક ઊંઘના સંશોધનકારો હેઠળ દેખરેખમાં રહ્યો તેમાના કેટલાક થોડા કલાકો માટે ખરાબ અસરોની જાણ કરે છે બે ઊંઘના પ્રયોગોથી અમે લોકોને ઊંઘથી વાંછિત રાખીએ છીએ પરંતુ મોટા ભાગે આપણે છેલ્લી ઊંઘમાંથી પુનપ્રાપ્ત કરીએ છીએ પરંતુ તેવું થતું નથી કે તમે સુતા હોવ અને પુનઃપ્રાપ્ત થઇ જાય જયારે તમે પુનઃપ્રાપ્ત કરો છો પછી તેમાં ઘણો તફાવત હોય છે રાત 1 ધીમા તરંગો હોય છે જયારે રાત 2 REM ઊંઘ હોય છે તેથી શું થાય છે કે તમે REM અને NREM ઊંઘ આંશિક પુનઃપ્રાપ્ત કરો છો જો તમે આંશિક રીતે દબાવશો તો સ્પષ્ટરૂપે તે તબક્કો ફરી આવશે તેવું દવા લીધી હોય ત્યારે થાય છે જો તમે થોડુ બેન્ઝોડીઆઝેપાઈન્સ લીધું હોય અને સ્વપ્નાની ઊંઘને દબાવો છો તો તમને ઊંડી ઊંઘ આવે છે પરંતુ તમે એકવાર સ્વસ્થ થયા પછી સ્વપ્નની ઊંઘ પછી આવે છે અને તમે વધુ સ્વપ્ના જોવાનું શરુ કરો છો અને બધા જુદા જુદા સ્વપ્ના હોય છે ઘણા લોકો ફરિયાદ કરે છે કે આખી રાત ઊંઘ નથી આવી અને વધુ ને વધુ સ્વપ્ના જ જોયા છે તેથી ખુબ જ વધારે પડતા ઊંઘના અભાવને કારણે મૃત્યુ થઇ શકે છે ત્યાં ફેટલ ફેમીલીઅલ ઈનસોમનિયા નામની બીમારી થાય છે જે જીવલેણ છે પરંતુ વાસ્તવિક કારણ આપણે જાણતા નથી તેથી આપણે તેને શું કેશુ શું કામ ઊંઘ આવે છે ઊંઘ અનુકુલનશીલ હોઈ શકે છે જે આપણને દિવસના અમુક સમયે શાંત રેહવાની ફરજ પડે છે તે આપણને ઊર્જા બચાવવા માટે પરવાનગી આપે છે તે આપણને શિકારના ઉષ્ણતા નિયમનને ટાળવા દે છે જયારે તમે સુવો છો ત્યારે તાપમાન ઘટે છે સવારના સમયે તાપમાન ઓછું હોય છે તેનો મતલબ એ છે કે કોર્ટીસોલ સ્ત્રાવ સૌથી વધુ અહી હોય છે વૃદ્ધિ અંત સ્ત્રાવ 3 અને 4 તબક્કાઓમાં સૌથી વધુ સ્ત્રાવ થાય છે જે વૃદ્ધિ માટે ખુબ જ મહત્વપૂર્ણ હોય છે તેથી ઊંઘ વૈકલ્પીક REM હોઈ શકે છે તે રીતે ધીમી ઊંઘ ફરી પાછું ઠંડી પડે છે પરંતુ REM શું કરે છે આ રીતે ઊંઘ દરમિયાન વૃદ્ધિ અંતસ્ત્રાવનું સ્ત્રાવ થાય છે તે 4 વર્ષના અંદર ના બાળકોમાં અને 60 વર્ષના પુખ્તવયના લોકોમાં થતું નથી તેથી REM શું કરે છે આમ ઊંઘ શીખવાને પ્રોત્સાહન આપે છે કોઈ સારા પુરાવા નથી ઊંઘની ઉણપ યોગ્ય શીખવા પર થોડી અસર થઇ શકે છે મુશ્કેલ જ્ઞાનાત્મક કાર્ય પછી REM થોડું વધે છે તેથી જો તમે તમારું મગજ ખુબ જ જટિલ પ્રવૃતિમાં વાપરો છો તો તમારું REM ઉપર જઈ શકે છે મારી સાથે એવું થાય છે કે ઓછામાં ઓછું ઊંઘની રીતનું અવલોકન કરો છો ત્યારે હું ઘણું વિચારી રહ્યો છું ત્યારે હું ઘણા નામ બદલી રહ્યો હોવ છું પરંતુ ઊંઘ એક એવું પરિવર્તનશીલ છે અમુક લોકો ઊંઘતા જ નથી જયારે હું ઊંઘનું સંશોધન આપી રહ્યો હતો ત્યારે 3 વર્ષ માટે હું દિવસનું 4 કલાક જ ઊંઘ લેતો હતો કંઈપણ થયું નથી હું જાણતો નથી કે તેનાથી અત્યારે ખરાબ અસર થઇ છે કે નહી પરંતુ તે સમયે હું જુવાન હતો તેથી ઊંઘના કોઈ એક સિદ્ધાંત જેવું નથી ચેતનાના કોઈ એક સિદ્ધાંત જેવું નથી તેથી હજી આપણે અંધારામાં છીએ જોકે અન્ય કાર્યો કે જે કાર્ડિયોલોજી અન્ય વસ્તુઓ તેઓ પિગીબેક ઊંઘ પર સંશોધન કરવા માટે છે પરંતુ સૌથી સામાન્ય સિદ્ધાંત જે શીખવા પર ખુબ જ પ્રખ્યાત છે તે સિદ્ધાંત વિશે છે જે હોપ્સ અને બરોડ છે તેથી આ કેવી રીતે થાય છે સેરોટીન સ્તર ઉચ્ચું હોય છે તેઓને ઊંઘ આવાનું શરુ થાય છે 90 મિનીટ પછી અમુક વિસ્તારોમાં બિલાડીઓના જોવા મળતા પોન્ટો જેનીક્યુલો ઓસીપીટલ તરંગોના સ્વરૂપમાં વધુ એકટાયલ કોલીન સ્ત્રાવ કરવાનું શરુ કરે છે જે સ્વપ્નાની ઊંઘને સ્પાઈક્સ ટ્રીગર મોકલે છે પોન્ટાઈન ક્ષતી REM ને નાબુદ કરે છે આ કોલીનની રીત સાથે સંબંધિત છે જાળીદાર રચના માંથી આગળના મગજને સક્રિય કરે છે હવે આ ધીમી ઊંઘ REM ઊંઘ સેરોટીન એસીટલ કોલીન છે રાફ જે સેરોટીનની વસ્તુ છે 5HT ઘણું ધ્યાન કરવાથી ઊંઘ લાવે છે જે ખરેખર આને અવરોધે છે આના રીસેપ્ટર્સ સેરોટીન સ્તર પ્રવૃત્તિ સ્તર કેમ વધારે છે તેનું સેરોટીન સ્તર ઘટતા જેથી લોકસ કોરેલીઅસ સ્તર જાગૃતતાને પ્રોત્સાહન આપે છે કારણ કે મેં જેમ કહ્યું તેમ આ રસાયણ છે જે ધ્યાનને નિયંત્રિત કરે છે REM ઊંઘ બંધ થઇ જાય છે કારણ કે આપણે નથી ઈચ્છતા કે બહારથી વારંવાર વસ્તુઓ આવે હવે કારણ કે આ બંધ થઇ ગયું છે અને તમે નથી જોવા ઈચ્છતા કે મગજ પહેલી સ્લાઈસમાં કેવું લાગે છે જો તમે થેલેમસ માટે આ જાળીદાર રચનાને સક્રિય કરવા માટે ધ્યાન આપો છો તો તમે દુરુપયોગની દવાઓ જે મેથાઈલફેનીડેટ અને એમ્ફેટામાઈન છે તેમાંથી ઘણી સક્રિય રાખશો તેથી આ બધા પાછળ સિદ્ધાંત શું છે મગજનું આગળનું ક્ષેત્રમાં પૂર્વ અગ્ર બાહ્યક એક નક્કી કરે છે અને બધા સ્વપ્ના દરમિયાન ભાવનાત્મક કેન્દ્ર સક્રિય થઇ જાય છે કારણ કે જયારે તમે તમારા સ્વપ્નાને જુઓ છો તો તમને જાણવા મળશે કે અમુક સ્વપ્નો ખુબ જ ભાવનાત્મક રીતે તીવ્ર હશે તમે ખરેખર ગભરાઈ જાવ છો અને તમે ખરેખર લાગણી અનુભવો છો અને પરંતુ તમે તેના પર કામ નથી કરી રહ્યા અને સ્વપ્ના એટલા હોશિયાર છે કે તેઓ તાત્કાલિક જરૂરિયાત પણ પૂરી કરશે જેમ કે જો તમને ઠંડી લગતી હોય અને તમે સુતા હોવ અને જો તમે કંઈક બીજું સ્વપ્ન જોતા હોવ તો ક્યાંક તમને સ્વપ્નામાં ઠંડી લાગશે જરૂર પ્રમાણે જો કોઈ તમને ધાબળો ઓઢાળી રહ્યું છે ખરેખર કોઇપણ ધાબળો ઓઢાળી રહ્યું હોતું નથી તમારું મગજ તમને ધાબળાની જરૂર છે તેવું જણાવી રહ્યું છે અથવા જો તમે અચાનક યુરીનેટ કરવા ઈચ્છો છો તો તમે કેટલાક લોકોને આ કહેશો જો તમે સપનામાં યુરીનેટ કરી રહ્યા હોવ તો ઘણા લોકોને એવું લાગે છે તે સ્વપ્નનું આખું અર્થઘટન કરવાનું આખું રેકેટ છે દેખીતી રીતે સપનામાં જે લોકો જોડાયેલા હોય છે સ્વપ્ના અને બધા સાથે કંઈપણ સંબંનધ નથી તો સ્વપ્નમાં પશ્ચ કપાલી ખંડ શું સક્રિય કરે છે કારણ કે તે વાસ્તવમાં તમે દ્રશ્ય વસ્તુને સમજી શકો છો અગ્ર કપાલી ખંડ જે તમને મગજના અર્થ અને ભાવનાનું કન્ટેન્ટ આપે છે તેથી 5 HT ના REM ની જેમ અને મેં તમને કોલીનર્જીક તંત્રના REM વિશે કહ્યું હતું હવે જો તમને યાદ હોય તો મેં તમને એસીટલ કોલીન યાદશક્તિ માટે ખુબ મહત્વનું છે એસીટીલ કોલીન ડીમેન્શિઆને નુકશાન પહોચાડે છે ડીમેન્શીયામાં વિસ્તાર ખરેખર ડીમેન્સ થાય છે તે વિસ્તારોમાં એસીટીલીન કોલીન ચેતાકોષો મહત્તમ થાય છે એસીટીલ કોલીન REMમાં વધે છે અને હકીકતમાં REMને ટ્રીગર કરે છે અને તેનો સંકેતએ છે શું REM યાદશક્તિ માટે મહત્વનું છે અને વાસ્તવમાં તે સિદ્ધાંતો જે ખુબ જ પ્રખ્યાત છે ફરી પાછું અહી થેલેમિક રેટીક્યુલર ન્યુક્લિઅસ આવે છે જેમ મેં તમને કહ્યું આ પ્રકારનું ઈમાજીંગ છે જે તમે જો જાગૃત્તતાથી NREM ઊંઘ અને NREM થી REM ઊંઘ તરફનું છે આ ક્ષેત્રોના પ્રકાર છે પરંતુ આપણે જાણીએ છીએ કે આ ક્ષેત્રોએ અમુક ક્ષેત્રએ કંઈક કરવું પડશે તેથી સિદ્ધાંત જે ખરેખર ફ્રાન્સીસ કીક અને ક્રિસ્ટોફર કોક દ્વારા લાવામાં આવ્યો હતો મને લાગે છે કે ફ્રાન્સીસ કિક એ વ્યક્તિ છે જેને DNA શોધ્યા હતા તે ન્યુરોફીસીઓલોજી પર આવ્યા હતા તે કહે છે કે REM ઊંઘ એ ઉલટું શિક્ષણ છે તમારા મગજમાં જે કંઈપણ દિવસ દરમિયાન અને દીવશો પહેલા ગયું છે તેથી પર પ્રતિક્રિયા કરવી પડશે નહિતર મગજ ઓવરલોડ થઇ જશે REM ઊંઘમાં જે કંઈપણ મહત્વનું છે તેનો ઉપયોગ કરવા અને તેને સ્મરણ શક્તિમાં એકીકૃત કરવા અને બાકીના ચેતોપાગમીય અને ચેતોપાગમને નકારવાનો હેતુ પૂરો પડે છે તેથી REM ઊંઘમાં શીખવા માટે ચેતોપાગમીય રચના થાય છે જેથી તે માહિતી પ્રક્રિયાની વસ્તુ છે આ પ્રકારનું સ્ટફ છે જે અંદર જાય છે જેમ કે સ્વપ્નામાં કાર્ય તર્ક રચના ચાલવી તમે કાર્યકારી સ્મૃતિમાં વિવિધ તર્ક અભિગમ સ્વપ્નામાં ભાવનાત્મક અસરકારક મૌન સ્વપ્નમાં ચેતનાના કાયદા જુઓ છો તેથી આ સિદ્ધાંત જે હોપ્સીન દ્વારા લાવામાં આવ્યો હતો અને તે સિદ્ધાંતને AIM કહેવાય છે તો AIM સિદ્ધાંત કહે છે કે તે ઉલટું શિક્ષણનું વિસ્તરણ છે મારો સરળમાં કહેવાનો જે કંઈપણ અર્થ છે તે એ છે કે ચોક્કસપણે તમારા મગજમાં જે પણ જાય છે તે દિવસના સમયમાં પહેલેથી જ છે તેથી બાહ્ય ઈનપુટ બંધ થાય છે આખુ ન્યુરલ તંત્ર સક્રિય થાય છે માહિતી એકીકૃત થાય છે ચેતોપાગમને મોડ્યુલેટ કરવામાં આવે છે સ્મૃતિ રચાય છે અને બાકીના જેનો ઉપયોગ થતો નથી તેને નકારવામાં આવે છે તે પ્રક્રિયામાં જે પણ પહેલેથી જ સંગ્રહિત છે તે પહેલાથી જ ત્યાં સક્રિય છે જેના કારણે સ્વપ્ન દરમિયાન મગજમાં લગભગ આભાસ જેવું થાય છે જેમાં વર્તમાન માહિતી સંકલિત થાય છે અને તેથી જ REM શીખવા અને યાદશક્તિ માટે મહત્વપૂર્ણ છે અને તે માહિતીની પ્રક્રિયા તરીકે સેવા આપે છે તો આ ઊંઘ વિશે ટુંકમાં હતું અને મારો કેવાનો મતલબ એ છે કે આની પર વ્યાખ્યાનોના સંપૂર્ણ સમૂહની જરૂરી છે કારણ કે EEG નું આખું એક પરિમાણ છે જેમ કે ઈમાજીંગ અર્થઘટન પર ચાલે છે તેથી અમારો હેતુ ઊંઘ વિશે વાત કરવાનો નથી તેથી ઊંઘ એટલે કે સભાનતા તેઓ મનની બે સ્થિતિઓ ઘડે છે જે ખુબ જ જરૂરી છે અને આપણે તેના વિશે ઘણું જાણતા નથી પરંતુ કદાચ મગજ વધુ સારી રીતે જાણે છે અને તે દરમિયાન વિદ્યુત પ્રવૃત્તિ અને ચેતોપાગમીય રચનાની અલગ સ્થિતિ છે તેથી હું અહી સમાપ્ત કરીશ અને આગળના વ્યાખ્યાનમાં આપણે જોશું કે વર્તમાન પરિસ્થિતિમાં તે બધું ક્યાં છે અને સંશોધન આપણને ક્યાં લઇ જાય છે